આ સત્રમાં તમારું સ્વાગત છે આપણે યુનિટ પરીક્ષણ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું આપણે કહી રહ્યા હતા કે યુનિટ પરીક્ષણમાં દરેક યુનિટનું અન્ય યુનિટથી સ્વતંત્ર રીતે પરીક્ષણ કરવામાં આવે છે તેનો ખરેખર અર્થ શું છે જો કોઈ યુનિટને કોઈ બીજા યુનિટ માંથી કોલ કરવાની જરૂર હોય અને તે પોતે પણ કેટલાક અન્ય એકમોને પણ કોલ કરે તો પછી તમારે તેનું સ્વતંત્ર રીતે પરીક્ષણ કરવા ડ્રાઇવર્સ અને સ્ટબ્સ તરીકે ઓળખાતા નાના સોફ્ટવેર લખવા પડશે ડ્રાઇવર તે છે જે ફંક્શન અથવા યુનિટની વર્તણૂકનું અનુકરણ કરે છે જે આ યુનિટને કોલ કરે છે અને સંભવત પરીક્ષણ કરવામાં આવતા યુનિટને કેટલાક ડેટા પૂરા પાડે છે જ્યારે સ્ટબ તે કોઈ એવા ફંક્શનની વર્તણૂકનું અનુકરણ કરે છે જે હજી સુધી લખાયેલું નથી અથવા તે ઉપલબ્ધ નથી આપણે આ યુનિટનું પરીક્ષણ કરી રહ્યા છીએ અન્ય યુનિટથી સ્વતંત્ર અને તેથી આપણે અહીં એક સ્ટબનો ઉપયોગ કરીએ છીએ જે બીજા યુનિટની વર્તણૂકનું અનુકરણ કરે છે સંભવત આપણે અહીં ફક્ત કેટલાક મૂલ્યો સંગ્રહિત કર્યા છે જો આ અન્ય યુનિટને ડેટા 2 સાથે કોલ કરવામાં આવે છે તો તે ડેટા 11 આપે છે તેથી ફક્ત એક નજર જુઓ આ ખૂબ સરળ સોફ્ટવેર છે જેમાં ડ્રાઇવર અને સ્ટબ છે જે આ અન્ય એકમોની વર્તણૂકનું અનુકરણ કરે છે કારણ કે આપણે આ યુનિટને અલગતામાં ચકાસી રહ્યા છીએ ચાલો આ થોડુંક સમજીએ આ યુનિટ છે અને પછી આ એક સ્ટબ છે જેને આ યુનિટને કોલ કરવાની જરૂર છે અને આપણે અહીં લખેલા સ્ટબને કેટલાક નમૂના ડેટા માટે જોઈએ છીએ અને જો તમારો ડેટા આ છે તો તે પરિણામ અહીં જુએ છે અને તે પાછું આપે છે પરીક્ષણ હેઠળની પ્રક્રિયાને કદાચ અન્ય વૈશ્વિક ડેટા જોઈ શકે છે યુનિટને કેટલાક વૈશ્વિક ચલો અને તેથી વધુની જરૂર પડી શકે છે ડ્રાઇવર પાસે જે હાજર હશે ચાલો એક નાનકડી ક્વિઝ લઈએ આપણે યુનિટ પરીક્ષણને જાણીએ છીએ ઓછામાં ઓછું તેનો હેતુ શું છે તે આપણને ખબર છે હવે તમને શું લાગે છે યુનિટ પરીક્ષણ એ વેલિડેશન પ્રવૃત્તિ હશે અથવા ચકાસણી પ્રવૃત્તિ હશે આપણે ખરેખર આ મુદ્દાની પહેલાં ચર્ચા કરી હતી કે યુનિટ પરીક્ષણ વેલિડેશન પ્રવૃત્તિ હશે અથવા ચકાસણી પ્રવૃત્તિ ખરેખર જવાબ એ છે કે યુનિટ પરીક્ષણ એ ચકાસણી પ્રવૃત્તિ હશે તે વેલિડેશન પ્રવૃત્તિ નથી કારણ કે વેલિડેશનનો અર્થ છે આપણે આવશ્યકતાના સંદર્ભમાં આખી સિસ્ટમનું પરીક્ષણ કરી રહ્યા છીએ જ્યારે યુનિટ પરીક્ષણમાં આપણે ડિઝાઇનના સંદર્ભમાં ફક્ત એક જ કાર્ય અથવા યુનિટનું પરીક્ષણ કરીએ છીએ ઉચ્ચ સ્તરીય ડિઝાઇન અથવા વિગતવાર ડિઝાઇન માફ કરશો વિગતવાર ડિઝાઇનમાં આ યુનિટ માટે સ્પષ્ટીકરણ હશે આપણે યુનિટ પરીક્ષણ દરમિયાન તપાસ કરી રહ્યા છીએ કોડ વિગતવાર ડિઝાઇન સાથે અનુરૂપ લખાયેલ છે કે કેમ અને તેથી યુનિટ પરીક્ષણ એ ચકાસણી પ્રવૃત્તિ છે હવે ચાલો જોઈએ આપણે કેવી રીતે યુનિટ પરીક્ષણ માટે પરીક્ષણના કેસો ડિઝાઇન કરીએ છીએ પરીક્ષણના કેસોની રચના માટે 3 મુખ્ય અભિગમો છે એક બ્લેક બોક્સ અભિગમ વ્હાઇટ બોક્સ અભિગમ અને ગ્રે બોક્સ અભિગમ છે બ્લેક બોક્સ અભિગમમાં જેમ તેનું નામ કહે છે તેમ આપણી પાસે યુનિટનો કોડ નથી આપણે ફક્ત યુનિટના ઇનપુટ આઉટપુટ પર ધ્યાન આપીએ છીએ તે છે સ્પષ્ટીકરણ વિગતવાર સ્પષ્ટીકરણ જ્યાં આપણી પાસે આ યુનિટની માહિતી હશે ત્યાં દર્શાવ્યું છે કે કોઈ ડેટા આપવામાં આવે છે તેનું પરિણામ શું આવે છે અને પછી આપણી પાસે આ વ્હાઇટ બોક્સ પરીક્ષણ છે જ્યાં આપણે ખરેખર કોડ જોવો પડશે કેટલાક કોડ એલિમેંટ્સ જેવા કે નિર્ણયો શરતો અને નિવેદનોને આવરી લેવામાં આવે છે કે નહીં તેના આધારે પરીક્ષણના કેસોની રચના કરવા માટે આપણે કોડને જોઈએ છીએ ત્રીજું એ ગ્રે બોક્સ અભિગમ છે જ્યાં આપણે યુનિટની ડિઝાઇન તરફ ધ્યાન આપીએ છીએ અને આપણે પરીક્ષણના કેસો સાથે આગળ વધીએ છીએ તેથી બ્લેક બોક્સમાં આપણે ફક્ત ઇનપુટ આઉટપુટને જોઈએ છીએ અને પરીક્ષણ કેસ સાથે આગળ વધીએ છીએ વ્હાઇટ બોક્સમાં આપણે કોડ જોઈએ છીએ અને તેના આધારે આપણે પરીક્ષણના કેસોની રચના કરીએ છીએ ગ્રે બોક્સમાં આપણે ઇનપુટ આઉટપુટ સ્પષ્ટીકરણો તરફ ધ્યાન આપતા નથી ન તો કોડ જોઇએ છીએ આપણે ફક્ત તેની રચના જોઈએ છીએ અને તેના આધારે આપણે પરીક્ષણના કેસો સાથે આગળ વધીએ છીએ પ્રથમ ચાલો બ્લેક બોક્સ અભિગમ જોઈએ બ્લેક બોક્સ અભિગમમાં યુનિટ કે જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ તે બ્લેક બોક્સ તરીકે માનવામાં આવે છે આપણને ખબર નથી કે કોડ કેવી રીતે લખવામાં આવ્યો છે આપણે ફક્ત જાણીએ છીએ કે તે લેવાયેલ ઇનપુટ શું છે અને તેનું આઉટપુટ શું કરે છે તેથી આને સોફ્ટવેરના ફંકશનલ સ્પષ્ટીકરણ તરીકે પણ કહેવામાં આવે છે તેથી ફંકશનલ સ્પષ્ટીકરણ ને જોઈ પરીક્ષણના કેસો અહીં બનાવવામાં આવ્યા છે આપણે અહીં કોડ જોવાની જરૂર નથી અને આ કારણોસર બ્લેક બોક્સ પરીક્ષણને ફંકશનલ પરીક્ષણ પણ કહેવામાં આવે છે પરંતુ બ્લેક બોક્સ પરીક્ષણની વ્યૂહરચનાઓ પર ધ્યાન આપતા પહેલા ચાલો આપણે એક ખૂબ જ મૂળ સવાલનો જવાબ આપીએ કે આ બ્લેક બોક્સ પરીક્ષણ વિશે સૌથી અઘરું શું છે આપણે ઇનપુટ ડેટા જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે જે આઉટપુટ પરિણામ આવવાનું છે તો પછી એમાં મુશ્કેલ શું છે આ બ્લેક બોક્સ પરીક્ષણ મુશ્કેલ છે કારણ કે સામાન્ય રીતે વ્યવહારુ સોફ્ટવેર માટે યુનિટ માટેનો ડેટા ખૂબ મોટો હશે તેથી ડેટા ડોમેનના તમામ એલિમેંટના સંદર્ભમાં પરીક્ષણ કરવું ખૂબ મુશ્કેલ હશે અને માત્ર એટલું જ નહીં યુનિટ બહુવિધ પરિમાણો લેશે અને દરેક પરિમાણમાં તેની ડેટા સ્પેસ હશે અને જ્યારે આપણે પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત દરેક પરિમાણો દ્વારા લેવામાં આવતા ડેટા મૂલ્યોને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં પણ આપણે વિવિધ પરિમાણોના વિવિધ સંયોજનો પણ તપાસવા પડશે એક પરિમાણ જે બધા મૂલ્યો લેતા હોય તે પૂરતું નથી આપણે એક પરિમાણના દરેક મૂલ્યની તપાસ કરવી પડશે જ્યારે અન્ય પરિમાણો માટેના અન્ય મૂલ્યો ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે પરિણામો શું છે તે વિવિધ પરિમાણો માટેના મૂલ્યોના સંયોજનો છે તેથી આ મુશ્કેલ સમસ્યા છે કેમ કે જો ત્યાં એક પરિમાણ હોય તો પણ પરીક્ષણના કેસોની સંખ્યા ખૂબ મોટી હોઇ શકે છે અને પછી સામાન્ય રીતે તમારે બહુવિધ પરિમાણો ધ્યાનમાં લેવા પડશે સમસ્યાને વિસ્તારથી જોવા માટે આપણે ખૂબ સરળ ઉદાહરણ લઈશું તે છે કે આપણે એક ખૂબ જ સરળ કોડ લખ્યો છે જે દલીલ તરીકે 2 પૂર્ણાંકો લે છે આપણું યુનિટ અહીં એક ફંકશન છે ફંકશનનું નામ check equal છે જે પરિમાણો તરીકે 2 પૂર્ણાંકો લે છે અને પછી જો તે બરાબર ન હોય તો શૂન્ય વળતર આપે છે અને બરાબર હોય તો તે 1 આપે છે આ ખૂબ જ નાનું ફંકશન છે અને આપણે તેને પરીક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ પછી જો આપણે સંપૂર્ણ પરીક્ષણ કરવા માંગતા હો તો તે x અને y ના તમામ સંભવિત મૂલ્યો માટે તે કાર્ય કરે છે કે નહીં તે જોવું પડે આપણે કેટલા મૂલ્યો છે તેનો વિચાર કરવો પડશે x અને y માટે ડોમેન કદ શું છે 64 બીટ કમ્પ્યુટર માં x માટેનું ડોમેન કદ 264 છે અને તે જ રીતે y માટે 264 છે અને પછી આપણે આ 2 પરિમાણોના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવા પડશે જે 2128 છે અને પછી આપણે ખરેખર આ 2128 મૂલ્ય ફક્ત જિજ્ઞાસા વશ ચકાસીએ અને જોઇયે કે તપાસમાં કેટલો સમય લેશે જો આપણે 10 સેકંડ દરેક મૂલ્યની જોડી માટે લઈએ જે ખૂબ જ ઝડપી બધા સંભવિત મૂલ્યો દાખલ કરવામાં અબજ વર્ષોનો સમય લાગશે પરંતુ પછી તમે એમ કહી શકો કે કેમ આ બધી સંભવિત કિંમતો આપમેળે પેદા કરવામાં આવે અને કમ્પ્યુટરને જ તે ચલાવવા દેવામાં આવે તો તે પણ બધા સંભવિત મૂલ્યો પેદા કરવામાં લાંબો સમય લેશે કારણ કે પ્રત્યેક અમલને મર્યાદિત સમય લાગે છે અને તે લાંબા સમય સુધી ચાલતું રહેશે અને એટલું જ નહીં આવી સ્વચાલિત પરીક્ષણની પોતાની સમસ્યા છે કારણ કે જો પરિણામ ઉત્પન્ન થાય છે તો આપણે જાણતા નથી કે તે સાચુ પરિણામ છે કે નહીં તેથી માત્ર જે વસ્તુ આપણે શોધી શકીએ છીએ તે ક્રેશ છે આપણે ખરેખર અહીં જે નિર્દેશ કરવા માંગીએ છીએ તે બ્લેક બોક્સ પરીક્ષણ વિશેની અઘરી વસ્તુ તે છે કે શક્ય ડેટાની સંખ્યા ખૂબ મોટી છે તેથી પરીક્ષણ કેસની રચનામાં આપણું ઉદ્દેશ પરીક્ષણના કેસોનો સમૂહ ડિઝાઇન કરવાનો છે જે તમામ સંભવિત મૂલ્યો સાથે પરીક્ષણ કરવા જેટલો અસરકારક હોવો જોઈએ પરંતુ આપણે પરીક્ષણના કેસોની ઓછામાં ઓછી સંખ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે તે કેવી રીતે કરી શકીએ આપણે બ્લેક બોક્સ પરીક્ષણનો મુખ્ય વિચાર જોઇયે આપણે ઘણી બ્લેક બોક્સ તકનીકોને જોશું પરંતુ એક વસ્તુ જે આ બધામાં સામાન્ય છે તે છે આપણે ડોમેનનું એક મોડેલ બનાવીએ છીએ કારણ કે ડેટા ડોમેન ખૂબ જ મોટું છે તમે ડોમેનને જોઈને બધા સંભવિત મૂલ્યો લેવા સિવાય ખરેખર તે અસરકારક રીતે ચકાસી શકતા નથી આપણે એક મોડેલ તૈયાર કરીએ છીએ અને પછી આ મોડેલને આપણે ડોમેન મોડેલ કહીયે છીએ અને આ ડોમેન મોડેલના આધારે આપણે આ મોડેલમાંથી પરીક્ષણનો ડેટા પસંદ કરીએ છીએ તે અહીંનો મુખ્ય વિચાર છે હવે તેના આધારે ચાલો જોઈએ કે આપણે પરીક્ષણનાં કેસો કેવી રીતે ડિઝાઇન કરીએ તે પહેલાં ચાલો આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ વિશે એક મૂળભૂત વિચાર જોઇયે વ્હાઇટ બોક્સ પરીક્ષણમાં આપણે કોડ જોઈએ છીએ અને તેના આધારે આપણે જાણીએ છીએ કે સોફ્ટવેરની આંતરિક રચના શું છે અને તેથી વ્હાઇટ બોક્સ પરીક્ષણને સ્ટ્રક્ચરલ પરીક્ષણ કહેવામાં આવે છે હવે ચાલો બ્લેક બોક્સ પરીક્ષણ જોઈએ અને જોઇયે કે પરીક્ષણના કેસોની રચના કેવી રીતે કરીએ છીએ બ્લેક બોક્સ પરીક્ષણના કેસો ડિઝાઇન કરવા માટે વિવિધ વ્યૂહરચના શું છે બ્લેક બોક્સ માં આપણે જેમ કહી રહ્યા છીએ કે આપણે ફક્ત ઇનપુટ આઉટપુટ વર્તન જોઈએ છીએ આપણે જાણીએ છીએ કે ઇનપુટ શું હશે તેને અનુરૂપ આઉટપુટ અને સિસ્ટમ આઉટપુટ શું છે આપણને સિસ્ટમ વિશે કોઈ જ જ્ઞાન નથી તેને બ્લેક બોક્સની જેમ દેખાય છે અને તેથી તેને ઇનપુટ આઉટપુટ સંચાલિત પરીક્ષણ અથવા ડેટા સંચાલિત પરીક્ષણ પણ કહેવામાં આવે છે અને પરીક્ષણ કેસ ડિઝાઇનમાં આપણું લક્ષ્ય શક્ય તેટલા ઓછા પરીક્ષણનાં કેસો સાથે ઇનપુટ પરીક્ષણનીકરવાનું છે ઘણી બ્લેક બોક્સ ટેસ્ટ વ્યૂહરચનાઓ છે જે અસ્તિત્વમાં છે સીનારીયો કવરેજ સમાનતા પાર્ટીશનિંગ વિશેષ મૂલ્ય પરીક્ષણ બાઉન્ડ્રી મૂલ્ય પરીક્ષણ કારણ અસર પરીક્ષણ સંયુક્ત પરીક્ષણ ઓર્થોગોનલ એરે પરીક્ષણ અને તેથી વધુ ચાલો આ તકનીકો જોઈએ પ્રથમ ચાલો સમકક્ષ વર્ગપરીક્ષણ જોઈએ સમકક્ષ વર્ગ પરીક્ષણમાં આપણે ડોમેનનું મોડેલ બનાવવાની જરૂર છે જેને સમકક્ષ પાર્ટીશનો કહેવામાં આવે છે આપણે સમકક્ષ વર્ગોમાં ઇનપુટ ડોમેનનું વિભાજન કરીએ છીએ વિચાર એ છે કે પાર્ટીશનિંગ એવું કરવામાં આવે છે કે જેથી આપણે ઇનપુટ ડેટાને સંખ્યાબંધ વર્ગમાં વિભાજીત કરી શકીએ જેથી દરેક વર્ગ માં જ્યારે તમે કોઈપણ વર્ગના મૂલ્યને ધ્યાનમાં લો તો તેનું પરિણામ અને વર્ગના અન્ય કોઈપણ મૂલ્યને ધ્યાનમાં લેતા મળતું પરિણામ સમાન હશે તેથી પ્રોગ્રામ સમકક્ષ વર્ગના દરેક ઇનપુટ મૂલ્ય માટે સમાન રીતે વર્તે છે જ્યારે તમે ધ્યાનમાં લો આપણે સમકક્ષ વર્ગો વિકસિત કર્યા છે કોઈપણ સમકક્ષ વર્ગ માટે બધા મૂલ્યો અન્ય મૂલ્યોની સમકક્ષ હોય છે એ અર્થમાં કે કોઈપણ મૂલ્ય માટે સોફ્ટવેરને તપાસવું તે વર્ગના અન્ય તમામ મૂલ્યો સાથે તપાસવા જેટલું સારું છે જો તમે દૃશ્ય આધારિત પરીક્ષણ કરી રહ્યા હો તો દૃશ્ય આધારિત પરીક્ષણમાં તે ખૂબ જ સરળ છે જ્યાં આપણે સોફ્ટવેરના દૃશ્યને ચલાવીએ છીએ ચાલો આપણે કહીએ કે બુક રીટર્ન એ ઉદાહરણ છે જેમાં એક દૃશ્યો એ હોઈ શકે છે કે પુસ્તક સફળતાપૂર્વક પરત આવ્યું હતું બીજું દૃશ્ય એવું હોઈ શકે છે કે કોઈક એવું છે જેમણે પુસ્તકને અનામત રાખ્યું હતું અને તેથી પુસ્તકનું વળતર થઈ શક્યું નથી તેથી જ્યારે કોઈ બીજાએ પુસ્તકને અનામત રાખ્યું હોય ત્યારે તે પરત થાય નહીં તેથી તે એક દૃશ્ય છે ત્રીજું દૃશ્ય સભ્યની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ હોઈ શકે છે અને નવીકરણ કરતી વખતે તે કહે છે કે સભ્યપદ સમાપ્ત થઈ ગયું છે તમે પુસ્તકનું નવીકરણ કરી શકતા નથી કૃપા કરીને પુસ્તક પરત કરો શું આ દૃશ્ય યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું છે તેથી દૃશ્ય આધારિત પરીક્ષણમાં આવશ્યકતા સ્પષ્ટીકરણ દસ્તાવેજ સામાન્ય રીતે વિવિધ ઓપરેશનના તમામ સંભવિત દૃશ્યોને દસ્તાવેજ કરે છે અને દૃશ્ય આધારિત પરીક્ષણમાં આપણે દરેક દૃશ્ય ચલાવવા માટે ફક્ત પરીક્ષણનાં કેસો લખીએ છીએ તેથી સમકક્ષ પાર્ટીશનમાં દેખીતી રીતે દરેક દૃશ્ય એક અલગ સમકક્ષ વર્ગ છે આ કહે છે કે જો આપણે દૃશ્યો જાણીએ તો આ યુનિટ માટેના સ્પષ્ટીકરણને જાણીએ અને આના દૃશ્યો શું છે તે આપણે જાણીએ છીએ તો પછી આપણી પાસે ઓછામાં ઓછા અમુક સમકક્ષ વર્ગો હશે અહી ઘણા સમાનતા વર્ગો હશે કારણ કે આ યુનિટ માટે આપણી પાસે ઓપરેશનના દૃશ્યો છે અલબત્ત વધુ સમાનતા વર્ગો હશે ચાલો આપણે તે જોઈએ સમકક્ષ વર્ગ પરીક્ષણનો આધાર એ છે કે ઇનપુટ ડોમેનને આપણે વિવિધ સમકક્ષ વર્ગોમાં પાર્ટીશન કરી રહ્યા છીએ તેથી આ ઇનપુટ ડોમેનને 3 સમકક્ષ વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે અને મુખ્ય આધાર એ છે કે જો આપણે આ સમકક્ષ વર્ગમાંથી કોઈ એક મૂલ્ય લઈએ કે જે સિસ્ટમને સમાન વર્ગમાંથી લેવામાં આવેલા અન્ય મૂલ્યો જેટલું સારું પરીક્ષણ કરે તેથી સમાનતા પરીક્ષણ માટે આપણે ફક્ત એક મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ તો કોઈપણ મૂલ્ય અન્ય મૂલ્યો જેટલું સારું છે આ ધારણા પાછળનું તર્ક શું છે આ ધારણા માટેનો આધાર એ છે કે એકવાર સોફ્ટવેરનો ઉપયોગ આ પરીક્ષણ ડેટામાંથી એક સાથે કરવામાં આવે છે તે બીજા ચોક્કસ એલિમેંટ માટે પણ ચાલે છે તેથી આપણે જોશું કે જો તે એક માટે સફળ છે તો તે બીજા બધા માટે પણ સફળ હશે જો તે આના માટે નિષ્ફળ છે તો અન્ય તમામ માટે નિષ્ફળતા હશે અહીંની મુખ્ય ધારણા એ છે કે અહીં કોઈપણ એક એલિમેંટ અહીંના કોઈપણ ડેટા જેવા પ્રોગ્રામ એલિમેન્ટ્સના સમાન સેટનો ઉપયોગ કરશે હવે સમકક્ષ પાર્ટીશનમાં અહીં સમસ્યા એ છે કે એક યુનિટ અને તેના ઇનપુટ આઉટપુટ વર્ણનને જોઇને આપણે કેવી રીતે સમકક્ષ વર્ગોની રચના કરી શકીએ એક વસ્તુ એ છે કે આપણે દૃશ્યો ઓળખીને આપણે ઇનપુટ ડેટાની તપાસ કરીએ છીએ આપણે વિવિધ ડેટા માટે ઉત્પન્ન થયેલ આઉટપુટની તપાસ કરીએ છીએ અને પછી તેના આધારે આપણે સમકક્ષ વર્ગોની રચના કરીએ છીએ તેથી આપણી સમકક્ષ વર્ગ પાર્ટીશનોની રચના કેવી રીતે કરવી તે વિશે થોડા માર્ગદર્શિકા હોઈ શકે છે એક તે છે કે જો ઇનપુટ ડેટામાં 0 થી 1000 વચ્ચેની સંખ્યાનની રેંજ હોય અને પછી આપણી પાસે 1 માન્ય અને 2 અમાન્ય સમકક્ષ વર્ગ છે જે પરીક્ષણ ડેટાની વિશિષ્ટ સંખ્યાને નિર્દિષ્ટ કરે છે તો પછી આપણી પાસે 1 માન્ય અને 1 અમાન્ય સમકક્ષ વર્ગ છે જો ઇનપુટ બુલિયન છે અને પછી આપણી પાસે 1 માન્ય અને 1 અમાન્ય સમકક્ષ વર્ગ છે ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે ટેલિફોન નંબર માટેનો ક્ષેત્ર કોડ 10000 અને 90000 ની વચ્ચેનો હોય છે તો સમકક્ષ વર્ગો શું હશે તેથી ત્યાં 3 સમકક્ષ વર્ગો હશે 2 અમાન્ય 10000 કરતા ઓછા અને માફ કરશો 90000 કરતા વધારે અને 10000 અને 90000 વચ્ચેનો માન્ય સમકક્ષ વર્ગ તે જ રીતે તમારી પાસે પાસવર્ડ 6 અક્ષરની શબ્દમાળા હોઈ શકે છે તેથી અહીં પણ આપણી પાસે 1 સમકક્ષ વર્ગ છે જે 6 અક્ષરોથી ઓછો છે અને બીજો સમકક્ષ વર્ગ જે બરાબર 6 અક્ષરોનો છે ત્રીજો સમકક્ષ વર્ગ જે 6 અક્ષરોથી વધુ છે હવે ચાલો આપણે જે ચર્ચા કરી તેના આધારે કેટલાક ઉદાહરણો જોઈએ અને જોઈએ કે આપણે સમકક્ષ વર્ગો ઓળખી શકીએ કે નહીં અને પછીથી આપણે થોડી પ્રેક્ટિસ પણ કરીશું જેમાં તમે જોઈ શકશો કે તમારી પાસે સમાનતા વર્ગો ડિઝાઇન કરવાની આવડત છે કે કેમ અને યુનિટ કે જે પરીક્ષણ હેઠળ છે તેના આધારે ઘણી વખત સમકક્ષ વર્ગોની રચના કરવી ખૂબ જ પડકારજનક હોઈ શકે છે ચાલો આપણે શરૂઆતથી જોઈએ ચાલો આપણે એક ખૂબ જ સરળ સમસ્યા જોઈએ આપણું યુનિટ અથવા ફંક્શન ત્રિકોણની 3 બાજુ સૂચવે છે જે 3 પૂર્ણાંકો લે છે હવે આપણું ફંક્શન ત્રિકોણના પ્રકારને ફક્ત લખે છે જે આઇસોસીલ્સ સ્કેલિન અને સમકાલીન છે તેથી આપણું ફંકશન જે આપણે લખ્યું છે તે 3 પૂર્ણાંકો લે છે અને પછી પ્રિન્ટ કરે છે કે ત્રિકોણનો પ્રકાર શું છે આઇસોસીલ્સ સ્કેલિન અને સમકાલીન કે પછી તે ત્રિકોણ જ નથી વગેરે તેથી આપણે પરીક્ષણના કેસોની રચના કેવી રીતે કરીએ આપણે એક દૃશ્ય કવરેજ કરીએ છીએ જે પ્રથમ વસ્તુ છે અહીં જુઓ કે આ કામગીરીના જુદા જુદા દૃશ્યો છે એક દૃશ્યમાં તે આઇસોસીલ્સ નીચે લખે છે અન્ય દૃશ્યમાં સ્કેલિન ત્રીજા દૃશ્યમાં સમકક્ષ ચોથા દૃશ્યમાં ત્રિકોણ નહીં તેવું લખે છે આપણી પાસે આઇસોસીલ્સ સ્કેલિન ઇક્વ્યુલેટર કોઈ ત્રિકોણને અનુરૂપ વ્યાખ્યાયિત સમકક્ષ વર્ગો હોવા જોઈએ કારણ કે પ્રોગ્રામના જુદા જુદા એલિમેંટને આપણે જોઈશું જ્યાં ફંક્શન 3 બાજુઓને આઇસોસીલ્સ સ્કેલિન અથવા સમકાલીન તરીકે જાહેર કરે છે આપણે અહીંથી 1 કિંમત અહીંથી 1 કિંમત અને અહીંથી 1 કિંમત લઈશું તેથી એકવાર આને અનુરૂપ સમાનતા વર્ગો થઈ ગયા પછી આપણી પાસે આ મૂલ્યો છે અહીં મુખ્ય વિચાર એ છે કે સમકક્ષ વર્ગમાં પ્રથમ સ્તરે આપણી પાસે કિંમતોના 2 સેટ છે જે આપણે ડિઝાઇન કર્યા છે સમકક્ષ વર્ગોના 2 સેટજે અહીં 2 સમકક્ષ વર્ગો છે સમકક્ષ વર્ગોનો માન્ય સેટ અને સમકક્ષ વર્ગોનો અમાન્ય સેટ પ્રથમ આપણી પાસે અહીં 2 સેટ છે માન્ય અને અમાન્ય પછી આ દરેક માટે આપણે ડિઝાઇન કરીએ છીએ આપણે માન્યમાં વધુ સમકક્ષ વર્ગો શોધીએ છીએ તેથી આ માન્ય સમકક્ષ વર્ગનો સમૂહ છે અને આ અમાન્ય સમકક્ષ વર્ગના સેટ છે અને પછી એકવાર આપણે સમકક્ષ પાર્ટીશન કર્યા પછી આપણને બધા માન્ય સમકક્ષ વર્ગો અને બધા અમાન્ય સમકક્ષ વર્ગો મળ્યાં આપણે ફક્ત તેમાંથી દરેકમાંથી એક જ મૂલ્ય રેન્ડમલી પસંદ કરીશું અને આ આપણી સમકક્ષ વર્ગ પરીક્ષણ સ્યુટ બનાવશું આપણે અહીં અટકીશું અને આગળના સત્રમાં અહીથી આગળ વાત ચાલુ રાખીશું